મેં અગાઉના લેક્ચરમાં રેન્ડમ ફિનોમનનનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો અને આવા ફિનોમનન પ્રોબેબીલીટી મેશ઼ર્જ઼ થી કેવી રીતે સમજાવી શકાય આ વ્યાખ્યાનમાં હું રેન્ડમ ચલોના નોશન અને પ્રોબેબીલીટી માસ અને ડેન્સિટી ફંક્શન્સ નો વિચાર રજૂ કરું છું અમે આ ફંક્શન્સ કેરક્ટરાઇજ઼ કેવી રીતે કરવા અને તેમની સાથે કેવી રીતે કાર્ય કરવું તે પણ આપણે જોઈશું તેથી રેન્ડમ વેરીએબલ એ એક ફંક્શન છે જે સેમ્પલ સ્પેસ ના પરિણામોને રીયલ લાઇન પર મેપ કરે છે તેથી ત્યાં એક યુનિક રીયલ નંબર છે જે સેમ્પલ સ્પેસ ના દરેક પરિણામ સાથે સંકળાયેલી છે આપણને રેન્ડમ વેરિયેબલના નોશન ની જરૂર કેમ છે ચાલો આપણે કોઈન ટોસ પ્રયોગનું ઉદાહરણ લઈએ જેમાં પરિણામોને H અને T દ્વારા દર્શાવવામાં આવ્યા છે H હેડને સૂચવે છે અને T ટેઈલનો સંદર્ભ આપે છે દુર્ભાગ્યવશ અમે આવી રજૂઆત સાથે સંખ્યાત્મક ગણતરીઓ કરી શકશે નહીં તેથી આપણે આ પરિણામોને રીયલ લાઇન પરના પોઇન્ટ પર મેપ કરવા શું કર્યે છે ઉદાહરણ તરીકે અમે H ને 0 થી અને ટેઈલ 1 થી મેપ કર્યે છે રેન્ડમ વેરિયેબલ અથવા ફંક્શન જે સેમ્પલ સ્પેસના પરિણામોને આ વાસ્તવિક જીવન સાથે મેપ કરે છે જેને આપણે રેન્ડમ વેરિયેબલ તરીકે સંદર્ભિત કરીએ છીએ હવે જો રેન્ડમ ફિનોમનનનાં પરિણામો પહેલેથી જ ડાઇસના ટ્રૂ જેવી સંખ્યાઓ છે તો પછી આપણે આ વધારાના એફર્ટ કરવાની જરૂર નથી અમે તે કિસ્સામાં પરિણામ સાથે કામ કરી શકીએ છીએ અને તેમને રેન્ડમ વેરીએબ્લસ કહી શકીએ છીએ એકવાર મેપ આવી જાય તો આપણે કેવી રીતે આંકડાકીય ગણતરીઓ કરી શકીશું તે જોશું અને તે રીતે પહેલાં આપણી પાસે ડિસ્ક્રીટ અને સતત કન્ટિન્યૂઅસ ફિનોમનન છે અમે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ્સનું વર્ણન કરીશું જે ડિસ્ક્રીટ ફિનોમનન ના ફંકશન ને રીયલ લાઈન સાથે મેપ કરે છે અને કન્ટિન્યૂઅસ રેન્ડમ ફિનોમનન જે કન્ટિન્યૂઅસ રેન્ડમ ફિનોમનનના પરિણામોને રીયલ લાઈફના ઈન્ટરવલ સાથે મેપ કરે છે તેથી જેમ આપણી પાસે રેન્ડમ ફિનોમનનના પરિણામોને કેરક્ટરાઇજ઼ કરવા પ્રોબેબીલીટી મેશ઼ર હતી તેમ આપણી પાસે સમાન પ્રોબેબીલીટી મેશ઼ર હશે જે આ રેન્ડમ વેરીએબ્લસને કેરક્ટરાઇજ઼ ને અથવા તેનાથી સંકળાયેલ છે પ્રોબેબીલીટી માસ અથવા ડેન્સિટી ફંકશન ના નોશન એ એક મેશ઼ર છે જે રેન્ડમ વેરિયેબલના પરિણામોને 0 અને 1 ની વચ્ચેના મૂલ્યોમાં મેપ કરે છે ઉદાહરણ તરીકે જો આપણે કોઈન ટોસ પ્રયોગ લઈશું અને રેન્ડમ વેરિયેબલ x એસોસિએટ કરીયે છે જેના પરિણામો 0 અને 1 છે પછી અમે x 0 5 ની પ્રોબેબીલીટી એસોસિએટ કરીયે છે અને x 1 માટેની પ્રોબેબીલીટી જે બીજા 0 5 છે નોંધ લો કે આ અસોસીએશન પ્રોબેબીલીટીના સમાન કાયદાઓનું પાલન કરવું જોઈએ જે અમે છેલ્લા વ્યાખ્યાનમાં વર્ણવ્યા હતા આ એક ફેર કોઈન છે અને તેથી જ પરિણામોને સમાન પ્રોબેબીલીટી આપવામાં આવે છે હવે કન્ટિન્યૂઅસ રેન્ડમ વેરીએબલના કિસ્સામાં અમે તેને પ્રોબેબીલીટી ડેન્સિટી ફંકશન તરીકે ઓળખાય છે તે વ્યાખ્યાયિત કરીએ છીએ જેનો ઉપયોગ ઈન્ટરવલ ની અંદર રેન્ડમ વેરીએબ્લસના દરેક પરિણામ માટે પ્રોબેબીલીટીની ગણતરી માટે કરી શકાય છે નોંધ લો કન્ટિન્યૂઅસ રેન્ડમ વેરીએબલ ના કિસ્સામાં ત્યાં ∞ પરિણામો આવે છે અને તેથી અમે પ્રોબેબીલીટીને દરેક પરિણામો સાથે જોડી શકતા નથી જો કે અમે પ્રોબેબીલીટી ને રેન્ડમ વેરિયેબલ સાથે સાંકળી શકીએ છીએ કે જે કેટલાક મર્યાદિત અંતરાલમાં હોય છે તો ચાલો આપણે આ રેન્ડમ વેરિયેબલ x ને કોલ કરીએ જે રીયલ લાઇનમાં ∞ થી ∞ કોઈ કિંમત લઈ શકે છે પછી આપણે ડેન્સિટી ફંક્શન f ને ડિફાઇન કરીયે છે જેમ કે પ્રોબેબીલીટી કે જે વેરીએબલ અંતરાલ a થી b માં સમાયેલ છે તે આ ફંક્શનના ઇન્ટિગ્રલ a થી b તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી ઇન્ટિગ્રલ એરિયા છે તેથી એરિયા પ્રોબેબીલીટી ને રજૂ કરે છે તેથી આને જમણી બાજુએ સૂચવવામાં આવે છે તમે એક ફંકશન જોઈ શકો છો અને અહીં અમે બતાવીએ છીએ કે રેન્ડમ વેરિયેબલ કેવી રીતે પ્રોબેબીલીટી છે કે રેન્ડમ વેરિયેબલ 1 થી ટાઉન 2 વચ્ચે શેડ કરેલા વિસ્તાર દ્વારા સૂચવવામાં આવે છે આ રીતે આપણે પ્રોબેબીલીટીને ડિફાઇન કરીએ છીએ અને f જે આ કાર્યને વ્યાખ્યાયિત કરે છે તેને પ્રોબેબીલીટી ડેન્સિટી ફંકશન કહે છે ફરીથી કારણ કે આ પ્રોબેબીલીટી ના નિયમોનું પાલન કરવું પડ્યું છે આ ફંકશનના ∞ થી ∞ સુધી નું ઇન્ટિગ્રલ અથવા સમગ્ર કર્વ હેઠળનો વિસ્તાર 1 હોવો જોઈએ અને તે સ્પષ્ટ છે કે આ એરિયા બિન શૂન્ય છે તેથી તે બીજા કાયદાને પણ પાળે છે જે આપણે ખરેખર છેલ્લા વ્યાખ્યાનમાં વર્ણવ્યા છે આપણે એ પણ વ્યાખ્યાયિત કરી શકીએ કે જેને ક્યુમ્યુલેટિવ ડેન્સિટી ફંક્શન કહેવામાં આવે છે જેને કેપિટલ F દ્વારા સૂચવવામાં આવે છે અને આ પ્રોબેબીલીટી છે કે રેન્ડમ વેરિયેબલ x ∞ થી b ના અંતરાલમાં રહેલું છે Bના દરેક મૂલ્ય માટે તમે આ મૂલ્યના ફંકશન મૂલ્યની ગણતરી કરી શકો છો આ કંઈ નથી પરંતુ આ ડેન્સિટી ફંક્શન f dx ની વચ્ચે ∞ અને b વચ્ચેના ઇન્ટિગ્રલ છે જેને b ∞ માટે ક્યુમ્યુલેટિવ ડેન્સિટી ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે ક્યુમ્યુલેટિવ ડેન્સિટી ફંક્શન મૂલ્ય 0 અને b ∞ હશે તમે ચકાસી શકો કે ક્યુમ્યુલેટિવ ડેન્સિટી ફંક્શન મૂલ્ય એક લે છે તેથી આ ક્યુમ્યુલેટિવ ડેન્સિટી ફંક્શન 0 થી 1 સુધી જાય છે કારણ કે ઈન્ટરવલ ની અપર લિમિટ ∞ થી ∞ જાય છે હવે ચાલો કેટલાક નમૂના પ્રોબેબીલીટી માસ ફંકશન જોઈએ ચાલો આપણે n કોઈન ટોસ નો કેસ લઈએ જ્યાં આપણે n કોઈન ટોસ કરીએ છીએ અને અમે એ સવાલ પૂછતા હોઈએ છીએ કે n ટોસમાં બરાબર k હેડ્સ મેળવવાની પ્રોબેબીલીટી શું છે ચાલો માની લઈએ કે કોઈ પણ ટોસમાં હેડ મેળવવાની પ્રોબેબીલીટી p છે અમે એમ પણ માનીએ છીએ કે આ ટોસ સ્વતંત્ર છે તો ચાલો આપણે રેન્ડમ વેરીએબલ x ને વ્યાખ્યાયિત કરીએ જે આ n કોઈન ટોસમાં આપણે પ્રાપ્ત કરેલા હેડની સંખ્યા રજૂ કરે છે હવે x માટેની સૈમ્પલ સ્પેસ તમે ચકાસી શકો છો તે મૂલ્ય 0 અથવા 1 અથવા n લે છે 0 રજૂ કરે છે કે તમે બધા n ટોસમાં 0 હેડ્સ અવલોકન કરો છો 1 એ રજૂ કરે છે કે આપણે બરાબર 1 હેડને n ટોસમાં અવલોકન કરીએ છીએ અને n રજૂ કરે છે કે બધા ટોસમાં હેડમાં પરિણમે છે તેથી સ્પષ્ટ રીતે આ પરિણામોમાંથી દરેકની ચોક્કસ પ્રોબેબીલીટી છે જેની આપણે ગણતરી કરી શકીએ છીએ અને આ પ્રોબેબીલીટી ને નીચે મુજબ ગણી શકાય ચાલો આપણે n ટોસમાં k હેડ્સનો કેસ લઈએ ચાલો હવે આપણે એક પરિણામ જોઈએ જેનું પરિણામ આવી ઘટનામાં આવે છે અહીં મેં હેડના પરિણામે જેમાં પ્રથમ k ટોસની સૂચિબદ્ધ કરી અને બાકીની n k ટોસના પરિણામે ટેઈલ મળે છે સ્પષ્ટ રીતે આ ચોક્કસ ઘટનાની પ્રોબેબીલીટી pk છે કારણ કે હું p ક્રમિક હેડ મેળવી રહ્યો છું અને આ આઉટ ટોસ સ્વતંત્ર છે તો pk પ્રોબેબીલીટી છે કે તમને k ક્રમિક હેડ અને 1 pn - k પ્રોબેબીલીટી નું પ્રતિનિધિત્વ કરશે કે તમને n k ક્રમિક ટેઈલ મળશે તો pk 1 pn - k આ પરિણામની પ્રોબેબીલીટી ને રજૂ કરે છે જો કે nk હેડ મેળવવાનું આ માત્ર એક જ પરિણામ છે તમે આ હેડ્સને ફરીથી ગોઠવી શકો છો અને તે n ટોસમાંથી K હેડ્સ પીક કરવા સમાન છે n ટોસમાંથી તમે k હેડ પસંદ કરી શકો તે રીતોની સંખ્યા આ કોમ્બિનેશન નિર્ધારિત કરવામાં આવી છે n ડિવાઇડેડ બાય k ઈન ટૂ n-k તેથી પ્રોબેબીલીટી n ટોસમાં k હેડ્સ પ્રાપ્ત કરવાની જે f દ્વારા સૂચવવામાં આવે છે કે જે રેન્ડમ મૂલ્ય k લે છે પ્રોબેબીલીટી દ્વારા આપવામાં આવે છે જે અહીં જમણી બાજુ પર વ્યાખ્યાયિત થયેલ છે k ના વિવિધ મૂલ્યો માટે આ વિતરણ ઉદાહરણ તરીકે x 0 x 1 ની ગણતરી કરી શકાય છે અને આવા વિતરણને પ્રોબેબીલીટી માસ ફંક્શન કહેવામાં આવશે આ ચોક્કસ રેન્ડમ વેરીએબલ માટે અને આ વિશિષ્ટ ડિસ્ટ્રીબ્યુશનને બાઇનોમીઅલ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે જેમ કે બાઇનોમીઅલ ડિસ્ટ્રીબ્યુશન માસ ફંક્શનનું ઉદાહરણ એ એન 20 માટે જમણી બાજુ પર બતાવવામાં આવ્યું છે અને પ્રોબેબીલીટી p 0 5 લેતા તેસ્પષ્ટ રીતે બતાવે છે કે 20 ટોસમાં 0 હેડ મેળવવાની સંભાવના ખૂબ જ નાની છે અને તે જ રીતે 20 ટોસમાં 20 હેડ મેળવવાની સંભાવના ખૂબ જ નાની છે જેમ કે દસ હેડ મેળવવાની પ્રોબેબીલીટી મહત્તમ મૂલ્ય દર્શાવેલ છે અહીં વર્ટિકલ લાઈન એ n ટોસમાં જોવા મળતી ચોક્કસ સંખ્યાના હેડ માટે પ્રોબેબીલીટી મૂલ્યને રજૂ કરે છે તેથી સ્પષ્ટ રીતે તે ફેર કોઈન હોવાથી આપણે અપેક્ષા રાખવી જોઈએ કે 20 ટોસિસમાંથી 10 હેડ મેળવવાની પ્રોબેબીલીટી છે અને આની પ્રોબેબીલીટી સૌથી વધુ છે આ ડિસ્ટ્રીબ્યુશન પેરામીટર પી સિંગલ પેરામીટર પી દ્વારા વર્ગીકૃત થયેલ છે અને અમે મોટા પ્રમાણમાં n માટે પણ જોઈ શકીએ છીએ તે આ બેલ શેપ કર્વ ને વલણ આપે છે જેને ગૌસીયન ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે જે બાઇનોમીઅલ ડિસ્ટ્રીબ્યુશન નો ઉપયોગ કરવાને બદલે મોટા n માટે ઉપયોગ કરશે કે જે ગણતરીત્મક રીતે વધુ ડિફકલ્ટ છે અમે ગણતરીના હેતુઓ માટે ગૌસિયન ડિસ્ટ્રીબ્યુશન દ્વારા અંદાજીત કરી શકીએ છીએ તે ડિસ્ક્રીટ રેન્ડમ વેરીએબલ ના પ્રોબેબીલીટી માસ ફંક્શનનું એક ઉદાહરણ છે અમે હવે કન્ટિન્યૂઅસ રેન્ડમ વેરીએબલ ધ્યાનમાં લીધા છે આ કિસ્સામાં આપણે નોર્મલ ડેન્સિટી ફંકશન જેને કહેવામાં આવે છે તે જોશું જે જમણી બાજુએ બતાવવામાં આવ્યું છે સામાન્ય રીતે આ નોર્મલ ડેન્સિટી ફંક્શનનો ઉપયોગ આપણે ડેટામાં રેન્ડમ એરર કહીએ છીએ ને કૈરિક્ટરાઇજ઼ કરવા માટે થાય છે અને આ ડેન્સિટી ફંક્શન આના દ્વારા આપવામાં આવે છે 12πσe x μ22σ2 હવે આ ચોક્કસ ડેન્સિટી ફંક્શનમાં બે પરિમાણો છે μ અને σ અને તેને અહીં બતાવેલા શેપ છે જેમ કે અહીં બેલ શૅપેડ કર્વ જે સામાન્ય ડેન્સિટી ફંક્શન છે નોંધ લો કે તે સિમેટ્રિક છે અને આ સામાન્ય ડેન્સિટી ફંક્શનના કોઈ ચોક્કસ કિસ્સામાં જ્યારે μ 0 અને σ 1 અને મીન μ 0 અને σ 1 સાથે આવા સામાન્ય ડેન્સિટી ફંક્શનને સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે ફરીથી જો તમે આની પ્રોબેબીલીટીની ગણતરી કરવા માંગતા હો તો સ્ટાન્ડર્ડ નોર્મલ વેરીએબલ કેટલાક ઈન્ટરવલ માં રહેલો છે ચાલો આપણે 1 અને 2 કહીએ કે તમારે શેડવાળા રીજીયન ની ગણતરી કરવી પડશે દુર્ભાગ્યવશ તમે 1 અને 2 ની વચ્ચે આ ફંકશનનું આ ઇન્ટીગ્રેશન ઐનાલિટિકલી કરી શકતા નથી તમારે ન્યુમેરિકલ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો પડશે અને અમારા પેકેજમાં સમાવિષ્ટ છે પ્રોબેબીલીટીને ન્યુમેરિકલ રીતે ગણતરી કરવા માટેના આવા કાર્યો કે જે આપેલ અમુક અંતરાલની અંદર બદલાતા હોય છે આપણે આવા ગણતરીઓને થોડું જોશું પછીથી બીજું કન્ટિન્યૂઅસ રેન્ડમ વેરીએબલ જે ડેન્સિટી ફંક્શન દ્વારા વર્ગીકૃત થયેલ છે જે χ સ્ક્વેર ડેન્સિટી ફંક્શન તરીકે ઓળખાય છે આપણે આ ફંક્શનના ફોર્મને યાદ રાખવાની જરૂર નથી જેમાં તેમાં γ ફંક્શન છે અને તેથી આગળ ફરીથી આ ડેન્સિટી ફંક્શન એક પરિમાણ દ્વારા વર્ગીકૃત થયેલ છે જેને n સ્વતંત્રતાની ડિગ્રી કહેવામાં આવે છે નોંધ લો કે આ ફંક્શન ફક્ત રેન્ડમ વેરીએબલ વચ્ચેના મૂલ્યો લે છે જે આ ડિસ્ટ્રીબ્યુશનને અનુસરે છે ફક્ત 0 અને ∞ ની વચ્ચેના મૂલ્યો લે છે નેગેટિવ ધરાવવાની પ્રોબેબીલીટી બરાબર 0 તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને તે તારણ આપે છે કે જ્યારે તમે પ્રમાણભૂત સામાન્ય વેરીએબલ નો સ્ક્વેર કરો ત્યારે આ ડિસ્ટ્રીબ્યુશન ઉભું થાય છે તેથી જો તમે જુઓ છો તો પ્રમાણભૂત સામાન્ય વેરીએબલ નો સ્ક્વેર એક ડિગ્રી ફ્રીડમ સાથે χ સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન હશે જો તમે n સ્વતંત્ર પ્રમાણભૂત સામાન્ય વેરીએબલ અને સ્ક્વેર લો અને તે બધાને ઉમેરો કે જેનો પરિણામ n ડિગ્રી ફ્રીડમ ની સાથે χ સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન થશે n આ નવા રેન્ડમ વેરીએબલ મેળવવા માટે તમે સ્ટાન્ડર્ડ સામાન્ય વેરીએબલ ની સંખ્યા રજૂ કરો કે જે તમે સ્ક્વેર કરી અને ઉમેર્યા છે અમે પછી બતાવી શકીએ કે સેમ્પલ વેરીઅન્સ માટેનું ડિસ્ટ્રીબ્યુશન χ સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન ને અનુસરે છે અને તેથી તેનો ઉપયોગ સેમ્પલ વેરીઅન્સ વિશે માહિતી બનાવવા માટે થાય છે પ્રોબેબીલીટી ડેન્સિટી ફંકશનના અન્ય ઉદાહરણો છે જેમ કે યુનિફોર્મ ડેન્સિટી ફંક્શન અને એક્સ્પોનેન્સલ ડેન્સિટી ફંક્શન જેનો અમે સ્પર્શ કર્યો નથી હું ટી ડિસ્ટ્રીબ્યુશન કરશે અને તેથી જેના પર તમે ખરેખર શોધી શકો છો કે અમે શું કરવા માંગીએ છીએ તે છે આ ડેન્સિટી ફંક્શન ના કેટલાક ગુણધર્મોનું વર્ણન જેમ તમે કોઈ ફંકશન લો છો અને ડેરિવેટિવ્ઝ જેવા ગુણધર્મો વિશે વાત કરો છો તેમ પ્રોબેબીલીટી ડેન્સિટી ફંકશનની મોમેન્ટ્સ વિશે અમે વાત કરી શકીએ છીએ અને આ મોમેન્ટ્સ નું વર્ણન તે દ્વારા કરવામાં આવે છે જેને કેટલાક ફંકશન ની સિમ્બોલ એક્સપેક્ટેશન e કહેવામાં આવે છે તેથી આ વિશિષ્ટ કેસમાં મેં ફંકશનને x પાવર k અને એક્સપેક્ટેશન ઑફ X પાવર kE xk ∞∞ xk f dx આને મોમેન્ટ્સ ઑફ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે જો k 1 તો તમે તેને પ્રથમ મોમેન્ટ કહેશો જો k 2 તમે બીજી મોમેન્ટ કોલ કરો અને તેથી આગળ તેથી જો તમે ડિસ્ટ્રીબ્યુશન ની બધી મોમેન્ટ્સ આપો છો તો તે ડેન્સિટી ફંકશનને સંપૂર્ણપણે નક્કી કરવા સમાન છે સામાન્ય રીતે અમે ડિસ્ટ્રીબ્યુશનના ફક્ત 1 અથવા 2 અથવા 3 મોમેન્ટ્સનો ઉલ્લેખ કરીશું અને તેમની સાથેના ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન માટે કાર્ય કરીશું તમે આ મોમેન્ટનું સમાન રીતે વર્ણન કરી શકો છો આ કિસ્સામાં x પાવર k ની એક્સપેક્ટેશન એ સમૈશન ઇન્ટીગ્રેશન રિપ્લેસડ બાય સમૈશન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે રેન્ડમ વેરીએબલ x ના તમામ સંભવિત પરિણામો ઉપર હું પરિણામનું પ્રતિનિધિત્વ કરું છું અને k પાવર એ છે કે જેના માટે તમે રેજ઼્ડ છો તેથી xi પાવર k xi પરિણામ મેળવવાની પ્રોબેબીલીટી આ ઇન્ટીગ્રેશન પ્રક્રિયાને ખૂબ જ સમાન હોય છે પરિણામોની મર્યાદિત સંખ્યા સિવાય અને તેથી અમે પ્રોબેબીલીટી f dx ને p સાથે રિપ્લેસ કર્યું છે અને xk વૅલ્યુ xik ના પરિણામ અને સમૈશન તરીકે ઇન્ટીગ્રલ હવે ત્યાં બે મહત્વપૂર્ણ મોમેન્ટ્સ છે જે અમે ડિસ્ટ્રીબ્યુશન માટે વર્ણવ્યા છે જેને મીન કહેવામાં આવે છે અથવા પ્રથમ મોમેન્ટ જે x ની એક્સપેક્ટેશન તરીકે ડિફાઇન થયું છે અને વેરીઅન્સ તરીકે વ્યાખ્યાયિત થયેલ અને જે પ્રતીક σ2 દ્વારા સૂચિત થાઈ છે અને આ x ની એક્સપેક્ટેશન તરીકે વ્યાખ્યાયિત થયેલ છે પ્રથમ મોમેન્ટ જે μ હોલ સ્ક્વેર છે આ તે ફંક્શન છે જેની એક્સપેક્ટેશન લેવા માંગીએ છીએ જે x μ હોલ સ્ક્વેર f dx દ્વારા મેળવી શકાય છે કન્ટિન્યૂઅસ ડિસ્ટ્રીબ્યુશનના કિસ્સામાં આપણે બતાવી શકીએ કે વેરીઅન્સ σ2 એ x સ્ક્વેર્ડની એક્સપેક્ટેશન છે જે લગભગ 0 μ સ્ક્વેર્ડ ડિસ્ટ્રીબ્યુશનની બીજી મોમેન્ટ છે આ પુરાવો તમારા માટે બાકી છે તમે ખરેખર આને સાબિત કરવાનો પ્રયાસ કરી શકો છો સ્ટાન્ડર્ડ ડેરિવેશન સ્ક્વેર્ડ રુટ ઑફ વેરીઅન્સ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે હવે જો ગૌસિયન રેન્ડમ વેરિયેબલ માટે જો હું x ની એક્સપેક્ટશન લઉં છું જેનો અર્થ છે તો આપણે બતાવી શકીએ છીએ કે ડેન્સિટી ફંકશનમાં પ્રથમ પરિમાણ μ છે અને વેરીઅન્સ જે વ્યાખ્યાયિત થયેલ છે x μ હોલ સ્ક્વેર્ડ σ2 થાય છે જે ડિસ્ટ્રીબ્યુશન નું બીજું પરિમાણ છે તેથી પરિમાણો કે જે આપણે સામાન્ય વેરીએબલ લાક્ષણિકતા માટે ઉપયોગમાં લીધા છે તે μ છે સરેરાશ અને σ2 જે વેરિઅન્સ છે લાક્ષણિક રીતે σ2 તમને કહે છે કે ડિસ્ટ્રીબ્યુશન કેટલું વિશાળ હશે અને μ મને કહે છે કે મૂલ્ય શું છે કે જેના પર ડેન્સિટી ફંકશનની સંભાવનાનું સૌથી વધુ સંભવિત મૂલ્ય પ્રાપ્ત થાય છે તેથી μ ને સેન્ટ્રાલિટી પેરામીટર તરીકે પણ ઓળખવામાં આવે છે σ2 આવશ્યકરૂપે વિતરણની પહોળાઈ તમને જણાવે છે કે સેન્ટ્રલ વૅલ્યુ ની આસપાસ મૂલ્યો કેટલા દૂર ફેલાયેલા છે μ પ્રતીકાત્મક રીતે અમે આ સામાન્ય ડિસ્ટ્રિબ્યુશન વેરીએબલ રેન્ડમ વેરિયેબલ તરીકે વ્યાખ્યાયિત કર્યા છે કારણ કે N એ સામાન્ય ડિસ્ટ્રિબ્યુશનને રજૂ કરે છે અને પરિમાણો μ અને σ2 દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે આ ડેન્સિટી ફંકશન ને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરે છે પ્રમાણભૂત સામાન્ય અથવા પ્રમાણભૂત ગૌસિયન રેન્ડમ વેરીએબલ એ ચોક્કસ રેન્ડમ વેરીએબલ છે જેની પાસે નોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા રેન્ડમ વેરિયેબલ છે જેનો મીન 0 અને પ્રમાણભૂત ડેવિએશન એક છે અને આ પ્રતીક દ્વારા સૂચિત હવે આપણે બતાવી શકીએ કે જો x એ સામાન્ય ડિસ્ટ્રિબ્યુટેડ રેન્ડમ વેરિયેબલ μ મીન સાથે અને σ2 તો પછી જો તમે ax b દ્વારા સૂચિત આ x નું લિનિયર ફંકશન લો છો જ્યાં a અને b કેટલાક કોન્સ્ટન્ટ્સ છે તો આપણે બતાવી શકીએ કે y પાસે પણ સામાન્ય ડિસ્ટ્રીબ્યુશન હશે પરંતુ તેનો મીન આપણી અપેક્ષિત કિંમત a μ b હશે અને તેનું વેરિઅન્સ સ્ક્વેર્ડ σ સ્ક્વેર્ડ હશે હવે આપણે આ લિનિયર ટ્રાન્સફોર્મશન નો ઉપયોગ સ્ટાન્ડર્ર્ડીઝેશન નામના કંઈક કરવા માટે કરી શકીએ છીએ જેને તમે ઘણી વાર હાયપોથેસિસ ટેસ્ટિંગ અથવા એસ્ટિમેશન ઓફ પેરામીટર્સ ની ઘણી બધી એપ્લિકેશનમાં જોશો જ્યાં આપણે રેન્ડમ વેરીએબલ સામાન્ય રીતે સરેરાશ મીન μ અને σ2 વેરિઅન્સ સાથે વહેંચવામાં આવે તો આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ તો પછી આપણે નવા રેન્ડમ વેરીએબલ z ને ડિફાઇન કરી શકીએ જે x μ બાય σ છે એટલે કે તમે વેરિયેબલ રેન્ડમ વેરિયેબલથી મીનને બાદ કરો અને તેને સ્ટાન્ડર્ડ ડેવિએશન દ્વારા વિભાજીત કરો કે આ નવું રેન્ડમ વેરીએબલ એક લિનિયર ટ્રાન્સફોર્મશન અથવા x નું લિનિયર ફંકશન છે અને તેથી અમે બતાવવા માટે અગાઉના નિયમ લાગુ કરી શકીએ છીએ કે z એ સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રિબ્યુટેડ વેરીએબલ જેનો અર્થ થાય છે તેનો મીન 0 છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વેરિઅન્સ 1છે આ તે પ્રક્રિયા છે જેને સ્ટાન્ડર્ર્ડીઝેશન પણ કહેવામાં આવે છે હવે ઘણાં ફંકશન્સ છે જે તમને પ્રોબેબિલિટી આપેલ હોય અને વૅલ્યુ અથવા વૅલ્યુ આપેલ પ્રોબેબિલિટી ની ગણતરી કરવાની મંજૂરી આપે છે તેથી આપણે આવા ફંકશનના કેટલાક ઉદાહરણો જોશું ઉદાહરણ તરીકે જો તમે કોઈ મૂલ્ય x આપો અને પૂછો કે આ કન્ટિન્યૂઅસ રેન્ડમ વેરીએબલ ∞ થી આ કેપિટલ x જે આપેલું છે ઈન્ટરવલ વચ્ચે આવેલું છે તેવી પ્રોબેબિલિટી શું છે દેખીતી રીતે મારે આ ∞ થી x નું ઇન્ટીગ્રલ પર્ફોર્મ કરવું પડશે અને જેમ મેં કહ્યું હતું કે આ ફક્ત આંકડાકીય રીતે કરી શકાય છે અને આ કરવા માટે એક ફંકશન છે જેને pxxx કહેવાય છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ના કિસ્સામાં તમે તેને પીનોર્મ કહેશો તમે તેને આ કિસ્સામાં મૂલ્યની ઉપલા મર્યાદા આપો છો અને પછી તમે સામાન્ય વિતરણના બે પરિમાણોના મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ને વ્યાખ્યાયિત કરો છો અને તમે કંઈક સ્પષ્ટ પણ કરો છો શું તમે અપર ટેઈલ પ્રોબેબીલીટી અથવા લોઅર ટેઈલ પ્રોબેબીલીટી માંગો છો અમે તે શું છે તે જોશું અને આ ફંકશન તમને પ્રોબેબીલીટી વૅલ્યુ આપશે આ ઇન્ટિગ્રલનું આ મૂલ્ય નોંધ લો આ ઇન્ટિગ્રલ ∞ થી x વચ્ચેના કર્વ હેઠળના એરિયા સિવાય બીજું કશું જ નથી જો લોઅર ટેઈલ સાચું હોય તો આ ઇન્ટિગ્રલ તે તમને ∞ અને x વચ્ચેનું મૂલ્ય ક્ષેત્ર આપશે બીજી બાજુ જો લોઅર ટેઈલ ખોટી હોય તો તે x અને ∞ ની વચ્ચે કર્વ હેઠળનો એરિયા આપશે તેથી x નીચલી મર્યાદા તરીકે લેવામાં આવશે અને ∞ એ ઉંચી મર્યાદા છે જો તમે કહો છો લોઅર ટેઈલ સાચું જો તે ઉપરની મર્યાદા વધારે લેશે અને કર્વ f ની વચ્ચેના ક્ષેત્રમાં ∞ અને x મૂળભૂત મૂલ્ય સાચું થશે તેથી આ નોર્મ બીજા ડિસ્ટ્રિબ્યુશન જેવા કે χ સ્ક્વેર એક્સપોનેન્ટ યુનિફોર્મ અને તેથી વધુ દ્વારા બદલી શકાય છે તેથી આગળ આ મૂલ્ય x આપેલ અન્ય ડિસ્ટ્રિબ્યુશન ની પ્રોબેબીલીટી આપવી હવે ડિસ્ટ્રિબ્યુશનના પેરામીટર્સ પણ નોર્મલ ડિસ્ટ્રિબ્યુશનના દરેક કેસ માટે સ્પેસિફાય કરવા આવશ્યક છે ત્યાં ફક્ત બે પેરામીટર્સ છે પરંતુ અન્ય ડિસ્ટ્રિબ્યુશન જેવા કે χ સ્ક્વેર્ડમાં એક પેરામીટર હોઈ શકે છે જેમ કે ફ્રીડમ ની ડિગ્રી અને એક્સપોનેન્ટ એક પેરામીટર જેવા કે પેરામીટર λ અને તેથી આગળ મેં કહ્યું તેમ લોઅર ડોટ ટેઈલ તમને જણાવે છે કે શું તમે એરિયા ને x ની ડાબી બાજુ અથવા x ની જમણી બાજુ માંગો છો ત્યારબાદ R માંના અન્ય કાર્યો જેમાં નો એક ક્યુનોર્મ છે જે ખરેખર તે કરે છે જે ઇન્વર્સ પ્રોબેબીલીટી કહેવાય છે અહીં તમે પ્રોબેબીલીટી આપો છો અને પૂછો છો કે X ની લિમિટ કેટલી છે તેથી અહીં મારી પાસે જો તમે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ના મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન પરિમાણો સાથે ક્યૂનોર્મની પ્રોબેબીલીટી આપો અને તમે લોઅર ટેઈલ 2 કહો તો તે X ની વેલ્યુની ગણતરી કરશે કે એ રીતે કે જે આ ડેન્સિટી ફંકશનના ∞ થી X ની વચ્ચેના ઇન્ટેગ્રલ આપેલ મૂલ્ય p જે તમે p સ્પેસિફાય કરો છો અને X ગણતરી કરો છો પીનોર્મ માં તમે x ને સ્પેસિફાય કરો છો અને પી ને કમ્પ્યુટ કરી રહ્યા છો તેથી આને ઇન્વર્સ પ્રોબેબીલીટી ફંકશન કહેવામાં આવે છે પહેલાની જેમ જો તમે ખરેખર લોઅર ડોટ ટ્રાયલ ખોટા કહેશો તો પછી આ ઇન્ટેગ્રલ x થી ∞ જેમ કે f dx p ના x થી રિપ્લેસ થશે અને તે x નું મૂલ્ય મેળવશે ડી નોર્મ તરીકે ઓળખાતા અન્ય ફંક્શન્સ છે જે આપેલ x અને આર નોર્મ પર ડેન્સિટી ફંક્શનની ગણતરી કરે છે જેનો ઉપયોગ આ આપેલ ડિસ્ટ્રીબ્યુશન માંથી રેન્ડમ નંબરો બનાવવા માટે થાય છે હવે સિંગલ રેન્ડમ વેરીએબલનું ડિસ્ટ્રીબ્યુશન જોયું છે ચાલો આપણે બે રેન્ડમ વેરીએબલોના જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન તરફ આગળ વધીએ સામાન્ય રીતે આપણે મલ્ટિવેરિયેટ ડિસ્ટ્રિબ્યુશન સાથે કામ કરીશું જે ઘણા રેન્ડમ વેરિયેબલ્સનું જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન છે પરંતુ પહેલા આપણે fxy ફંક્શન દ્વારા સૂચિત બે કન્ટિન્યૂઅસ રેન્ડમ વેરીએબલ્સના જોઈન્ટ પ્રોબેબીલીટી ડેન્સિટી ફંક્શન જોશું અને પ્રોબેબીલીટીની ગણતરી કરવા માટે આ ડેન્સિટી ફંક્શનનો ઉપયોગ જોઈન્ટ પ્રોબેબીલીટી પહેલાંની જેમ છે જે x a ∞ એ અન્યની મર્યાદા હોવાનું માનવામાં આવે છે અને y b અથવા y ∞ થી b સુધીના જોઈન્ટ પ્રોબેબીલીટી આ ઈન્ટરવલમાં પડેલા આ બે વેરીએબ્લસ સંભાવના એ ∞ ટૂ b ઇન્ટેગ્રલ તરીકે ગણવામાં આવે છે અને ડબલ ઇન્ટેગ્રલ ∞ થી a f y dx dy તે મૂળભૂત રીતે આ ચોક્કસ ફંક્શન f y નું વોલ્યુમ છે હવે જ્યારે બે વેરીએબ્લસ હોય ત્યારે તમે x અને y ના વેરિઅન્સ સિવાય અન્ય ને પણ ડિફાઇન કરી શકો છો જેને σ2x અને σ2y તરીકે સૂચવવામાં આવે છે તમે એક્સ અને વાય વચ્ચે કોઓવરિયન્સ કહેવાયા તે પણ નિર્ધારિત કરી શકો છો અને આ x μ μx ની એક્સપેક્ટશન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે μ એ મીન અથવા xi મલ્ટિપ્લિઇડ બાય yની એક્સપેક્ટશન y ની એક્સપેક્ટશન જે μ y દ્વારા સૂચવવામાં આવે છે આ પ્રોડક્ટ આ પ્રોડક્ટ ફંક્શનની એક્સપેક્ટશન એ x અને y વચ્ચેની કોવેરીઅન્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને σxyપ્રતીક દ્વારા સૂચવવામાં આવે છે હવે એક્સ અને વાય વચ્ચેનો કોવેરીઅન્સ સ્ટૈન્ડર્ડાઇજ઼્ડ છે અથવા આ કોવેરીઅન્સનું નોર્માલિઝ્ડ ફોર્મ છે જે σxy ડિવાઈડેડ બાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y સિવાય કશું નથી જે ρxyના સિમ્બોલ દ્વારા સૂચવવામાં આવે છે અમે તે બતાવી શકે છે કેρxy x અને y વચ્ચેના કોરિલેશન ના આધારે 1 થી 1 વચ્ચે બદલાય છે લાક્ષણિક રીતે જ્યારે σxy 0 ρxy 0 અને આપણે કહીએ છીએ કે રેન્ડમ વેરીએબ્લસ x અને y અનકોરિલેટેડ છે બીજી બાજુ જો x અને y સ્વતંત્ર છે તો પછી f x કૉમા y નું જોઈન્ટ ડેન્સિટી ફંકશન એ વ્યક્તિગત ડેન્સિટી ફંકશન અથવા x અને y ના માર્જનલ ડેન્સિટી ફંકશન ના પ્રોડક્ટ તરીકે લખી શકાય છે તે f ઈન ટૂ f ઑફ yછે પ્રોબેબીલીટીના સંદર્ભમાં સ્વતંત્ર વેરીએબ્લસની આ નોશનનું આ એક્સટેન્શન છે જે આપણે પહેલાના વ્યાખ્યાનમાં નિર્ધારિત કર્યું છે જ્યાં આપણે કહ્યું હતું કે પ્રોબેબીલીટી જોઈન્ટ પ્રોબેબીલીટી x અને y એ મૂળભૂત રીતે x ની પ્રોબેબીલીટી ઈનટૂ y ની પ્રોબેબીલીટી છે પરંતુ આ એક જેનરલાઇજ઼ેશન છે જે બે રેન્ડમ વેરીએબ્લસની સ્વતંત્રતાની નોશનને વ્યાખ્યાયિત કરે છે હવે આપણે બે વેરીએબ્લસના જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન ના આ વિચારને n વેરીએબલના જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન સુધી વિસ્તૃત કરી શકીએ છીએ અહીં મેં વેક્ટર એક્સ વ્યાખ્યાયિત કરી છે જેમાં n રેન્ડમ વેરીએબ્લસ x1 થી Xnનો સમાવેશ થાઈ છે અને વિશેષરૂપે આપણે આ મલ્ટિવેરિયેટ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ને જોઈએ છીએ જેનો મીન વેક્ટર μ અને કોવરીઅન્સ મેટ્રિક્સ σ સાથે x મલ્ટિવેરિયેટ નોર્મલ સિમ્બોલ દ્વારા સૂચવવામાં આવે છે હવે આ દરેક XI ઘટકો x1 x2 અને તેથી પર તેમના સંબંધિત મીન છે જો તમે તેમને વેક્ટર ફોર્મમાં મુકો છો તો આપણે આ મીન વેક્ટરને x ની એક્સપેક્ટશન તરીકે લખ્યું છે જે મલ્ટી ડાયમેન્શનલ ઇન્ટેગ્રલ છે અમને આ મૂલ્ય μ મળે છે જે મીન વેક્ટર તરીકે ઓળખાય છે અને વેરિઅન્સ જેવું અમે વ્યાખ્યાયિત કર્યું છે તેની જેમ જેને કોવરીઅન્સ મેટ્રિક્સ કહેવામાં આવે છે જે મીન μ x μ ઈનટૂ x μT વિષે x ની એક્સપેક્ટશન તરીકે વ્યાખ્યાયિત થયેલ છે યાદ રાખો કે આ વેરીએબ્લસનું મેટ્રિક્સ છે કારણ કે x એ વેક્ટર છે અને જો તમે આ મેટ્રિક્સના આ દરેક ઘટકોની એક્સપેક્ટશન લેશો તો તમને આ મેટ્રિક્સ વેરિઅન્સ કવોરીઅન્સ મેટ્રિક્સ કહેવામાં આવશે એ મળશે હકીકતમાં અમે લખી શકીએ છીએ મલ્ટિ ડાયમેન્શનલ નોર્મલ ડિસ્ટ્રિબ્યુશનમાં પણ ખૂબ સરખા સ્વરૂપ હોય છે જો તમે તેને 1 બાય 2π થી જુઓ તો અમારી પાસે વર્ગમૂળ 2 π છે આ કિસ્સામાં તે 2 π n બાય 2 n હશે આ વેક્ટરના ડાયમેન્શનની સંખ્યા રજૂ કરે છે અને આ કિસ્સામાં અમારું σ હતું આપણી પાસે આ મેટ્રિક્સ કોવોરિઅન્સ મેટ્રિક્સ σ નો વર્ગમૂળ છે અને આપણી પાસે એક્સપોનેન્ટસ હતી અર્ધ આપણી પાસે ક્વાડ્રૈટિક ફોર્મ હતું આ કિસ્સામાં ક્વાડ્રૈટિક ફોર્મ x μT ∑ 1 x μ છે જે સમાન છે x μ2 σ2દ્વારા વિભાજિત તેથી તે ખૂબ સમાન સ્વરૂપ ધરાવે છે અમને ફોર્મ જાણવાની જરૂર નથી આપણે μ અને σ નું અર્થઘટન કેવી રીતે કરવું તે જાણવાની જરૂર છે અને જો તમે σ માળખું જોવ તો તમને મળશે કે તે એક સ્ક્વેર મેટ્રિક્સ છે ડાઇગોનલી એલિમેન્ટ્સ સાથે જે દરેક એલિમેન્ટ નું વેરિઅન્સ રજુ કરે છે σ2x1 એ x1 નું વેરિઅન્સ છે σ2x2 એ x2 નું વેરિઅન્સ છે અને તે રીતે અને x 1 અને x2 વચ્ચેના કોવેરીઅન્સ ને રજૂ કરતા ડાઇગોનલી એલિમેન્ટ્સ અથવા x1 અને x3 x2 અને x3 અને તેથી આગળ તેથી જોડી મુજબની કોવેરીઅન્સ તે ઓર્થોગોનલ ડાઇગોનલ તત્વો છેઉદાહરણ તરીકે σ x1 x2 x1 અને x2 σ x1વચ્ચે કોવેરીઅન્સ રજૂ કરે છે અને xn x1અને xn વચ્ચે કોવેરીઅન્સ રજૂ કરે છે આ વિશિષ્ટ મેટ્રિક્સ સપ્રમાણતા છે અને અમે આ સરેરાશ વેક્ટર μ અને કોવરીઅન્સ મેટ્રિક્સ σનો ઉલ્લેખ કરીને મલ્ટી વેરિએંટ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને સંપૂર્ણ રૂપે દર્શાવ્યું છે